સીમલેસ સેવા નમસ્તેમારું નામ જયંતા ચેટર્જી છે અને હું તમારી સાથે સંચાલન સેવાઓ પર વાતચીત કરી રહ્યો છું અમે સેવા વ્યાપાર સંચાલનના મુદ્દાઓને વિવિધ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ છેલ્લા વિચ્છેદમાં અમે ઉત્પાદન સેવા પ્રણાલીઓ વિશે વાત કરતા હતા અમે જોયું કે કેવી રીતે આજના વિશ્વમાં આપણે ઉત્પાદનોની વધુને વધુ સેવા અથવા સેવાને અપનાવી રહ્યા છીએ જ્યાં માલિકીના સ્થાનાંતરણને બદલે અમે ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આપણું ધ્યાન ગ્રાહક જે અંતિમ લાભ મેળવવા માંગે છે તેના પરથી છુટી રહ્યું છે અને તેમાં માલિકીના સ્થાનાંતરણને બદલે આપણે ખોદકામ અથવા પૃથ્વી દૂર કરવાના ઉદાહરણનો ઉપયોગ કરીએ છીએ અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જમીનની માલિકીનું સ્થાનાંતરણ કર્યા વિના કરારની પદ્ધતિમાં કેટલા સમયગાળામાં કેટલા ટન પૃથ્વી દૂર કરવાની છે મશીનો જ્યાં હવે મશીનો સપ્લાયર છે પૃથ્વી દૂર કરવા માટે સેવા પૂરી પાડે છે અને કરાર પછી તે સેવા પૂરી પાડવામાં આવે છે મશીનો અને અન્ય સેટઅપ્સ સમાન ઉકેલ આપવા માટે અન્ય સાઇટ પર ખસેડી શકાય છે ફાયદો એ છે કે પ્રોજેક્ટના અંતે મોટી સંખ્યામાં મશીનો જે હવે કોઈ કામના નથી અને તે ધાતુનો વિશ્રામી ઢગલો બની ગયા છે એ આપણી પાસે નથી આજે હું પધ્ધતિના અન્ય પાસાઓ અને આ પધ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યો છું જેને કેટલાક સંશોધકો તેને સેવા પધ્ધતિ કહે છે ખાસ કરીને મુદ્દાને હાઈલાઈટ કરવા માટે જેમ કે તમે અનુમાન કરી શકો છો કે સેવા એ બે શબ્દો સેવા અને ઉત્પાદનનું સંયોજન છે આ સંશોધકોએ આ પરિભાષા દ્વારા હકીકતને પ્રકાશિત કરી કે સેવા વ્યવસાયમાં સફળ થવા માટે આપણે વ્યવસાયને એક પધ્ધતિ સંકલિત પધ્ધતિ તરીકે જોવી જોઈએ ઉત્પાદનના વ્યવસાયમાં કદાચ માલસામાનનું ઉત્પાદન શક્ય છે તેમ છતાં પણ નવી વિચારસરણી ચોક્કસ સંકલિત પધ્ધતિ જેવી છે જેમ આપણે અગાવ ચર્ચા કરી હતી કે ચોકલેટ ના ઉત્પાદન માં જે સાધન સામગ્રી અને લોકો સંકળાયેલા છે તેઓ એ લોકો થી તદન અલગ છે જે લોકો ચોકલેટ નું માર્કેટિંગ કરી તેની બ્રાન્ડ બનાવી તેનું પ્રોમોશન અને સારી રીતે તેમના સુધી ચોકલેટ પહોચાડીને ગ્રાહક સંતોષ મેળવવે છે તેથી સંસ્થાના માળખા અનુસાર જુદા જુદા વિભાગો સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે આખરે તે બધાએ ઇનપુટ્સને આઉટપુટમાં બદલીને ગ્રાહક સુધી પહોંચાડવા પડશે પરંતુ તેમ છતાં વિવિધ કાર્યોની વિશિષ્ટ હાજરી હોઈ શકે છે પરંતુ સેવામાં કદાચ ઘણા પ્રસંગોએ તે મુશ્કેલ પ્રસ્તાવ છે જો તમે આકૃતિ જુઓ કે જે હું આગળ ઉપયોગ કરવા જઈ રહ્યો છું તો તમે અહીં જોઈ શકો છો કે એક વિભાગ છે જે ડાબી બાજુએ છે અને બીજો વિભાગ છે જે જમણી બાજુએ છે જ્યાં અમે ગ્રાહક સાથે ચર્ચા કરી રહ્યા છીએ હવે આ ગ્રાહકનો સામનો કરતા વિભાગોને વારંવાર આ મોડ્યુલમાં ઓફિસની સામે સ્ટેજની સામે બોલાવવામાં આવે છે એક રૂપક તરીકે આપણે થિયેટર લઈએ જ્યાં સ્ટેજ પર નાટક ભજવાય રહ્યું છે અને પ્રેક્ષકો તે જોઈ રહ્યા છે અને સાથે શું થશે તેની ચર્ચા પણ કરી રહ્યા છે અને તે આગળના સ્ટેજ ના લોકો ને કહેવાતા પાછલા સ્ટેજ ના માણસો દ્વારા મદદ કરવામાં આવે છે જ્યાં વિવિધ તકનીકી ઉત્પાદન ઘટકો કાર્યરત છે તેથી સેવાના સંદર્ભમાં સમજવું સરળ છે એક ભોજનાલયનો વિચાર કરો જેથી તમે ભોજનાલયમાં પ્રવેશતા જ ત્યાં એવા લોકો હશે જેઓ તમારું બુકિંગ ચેક કરશે તેઓ તમને ટેબલ પર આશ્વાસન આપશે એક કારભારી આવશે જે તમારો ઓર્ડર લેશે અને પછી સેવક તમારા ઓર્ડર મુજબ તમારા ટેબલનું ભોજન લાવશે જે લોકો સેવા આપી રહ્યા છે જે લોકો તમારો ઓર્ડર લઈ રહ્યા છે જે લોકો તમને ટેબલ પર આશ્વાસન આપી રહ્યા છે તેમની સાથે અલગ અલગ વાર્તાલાપ થશે અને આ બધી પ્રવૃત્તિઓ કહેવાતી આગળનું આવરણ અથવા આગળનો તબક્કો છે કારણ કે તે અહીં દેખાઈ રહી છે અથવા દેખાતી પ્રવૃત્તિઓ છે હવે સ્પષ્ટ રૂપે ભોજનાલયની પાછળ રસોડું છે તે એકાઉન્ટિંગ ઓફિસ છે તે બિલિંગ પધ્ધતિ છે અને તે સામગ્રી પ્રાપ્તિ પધ્ધતિ છે હવે દેખીતી રીતે ભોજનાલયની પાછળ છે તેથી કોઈપણ રીતે તે ફેક્ટરી જેવું જ છે અને તે બેક ઓફિસ સામાન્ય રીતે દેખાતી નથી અને સામાન્ય રીતે ગ્રાહકને ચિંતા હોતી નથી જ્યાં સુધી આગળનું પ્રદર્શન સંતોષ અનુસાર અથવા ગ્રાહકના સંતોષની બહાર જાય છે રસોડામાં તંગદીલી થાય છે જો ખોરાકમાં કોઈ સમસ્યા ઊભી થાયકંઈક ખોટું થાયખોરાક માં કઈક ગડબડ અથવા સ્વાદ કે પીરસવાની અથવા ડિલિવરીની ગુણવત્તાને લઈને ગ્રાહકનો થોડો અસંતોષ હોય ત્યારે રસોડામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે આ આગળનો તબક્કો અને પાછળનો તબક્કો હોવા છતાં પ્રવૃત્તિઓના સમગ્ર સમૂહને એક સંકલિત પધ્ધતિની પ્રવૃત્તિ તરીકે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સેવા કરનાર ભલે ગમે તેટલા કાર્યક્ષમ હોય અથવા કારભારીઓ હોય જો ખોરાક સારી રીતે તૈયાર ન થાય તો માત્ર રસોડું જ અને રસોઇયા જ નહિ પણ આખી પધ્ધતિ ગ્રાહકોના મનમાં પ્રતિકૂળ અનુભવ ઉત્પન્ન કરે છે તેથી આગળના સ્ટેજ પર સારી રીતે સેવા આપવા માટે પાછળના સ્ટેજ સાથે ખૂબ જ સારું એકીકરણ હોવું જોઈએ અને તે બધાએ ગ્રાહકોની જરૂરિયાતોને પૂરતા પ્રમાણમાં અથવા પ્રાધાન્યમાં તેની અપેક્ષા કરતાં વધુ સંતોષવા માટે ખૂબ જ પ્રતિભાવપૂર્વક કામ કરવું જોઈએ તેથી કેટલાક ગ્રાહકો તેમના ખોરાકને વધુ તીખો ઇચ્છે છે કેટલાક ગ્રાહકોને તીખું ગમતું નથી અને આ બધા પ્રતિભાવો આગળના તબક્કા અને પાછળના તબક્કા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ વાસ્તવિક સમયમાં ખૂબ જ ચુસ્તપણે જોડાયેલી હોવી જોઈએ ઉત્પાદનની સ્થિતિની જેમ જ્યાં છે ત્યાં તબક્કાવાર માલ સામાનની યાદી અને તબક્કા મુજબનો વિરામ હોઈ શકે છે જેને આપણે ઘણીવાર સામગ્રી અને પ્રવાહ કહીએ છીએ અહીં તે સતત પ્રવાહ છે ગ્રાહકના પ્રવેશ અને તેના અંતિમ પ્રસ્થાનથી જ તે એક પ્રવાહ છે તેથી કોઈપણ ચોક્કસ બિંદુ પર જામ કોઈપણ ચોક્કસ બિંદુ પર ખામી સમગ્ર પ્રવાહ અને સમગ્ર અનુભવને અસર કરી શકે છે તેથી આ સેવા માર્કેટિંગ ઉત્પાદન પ્રાપ્તિ ગુણવત્તાની ધારણાઓ અને તમામ બાબતોને એક સંકલિત પધ્ધતિ તરીકે ગણવામાં આવે તે દર્શાવતી સેવા પધ્ધતિ છે તેથી જો બિલ ખોટું હોય ખોરાક સારો ન હોય અને સેવક સારી રીતે વર્તન કરતો ન હોય તો તમને અસંતોષ થઈ શકે છે જો નિમણૂક યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવતી ન હોય અને તમારું ટેબલ સમયસર ન હોય અને તેથી વધુ તો તમને સમસ્યા થઈ શકે છે સેવા સિનેમા રૂપક સાથે આગળ વધીએ એટલે કે આગળ અને પાછળ આ સુવિધાઓ છે જ્યાં નાટક પ્રગટ થાય છે જે પાછળના તબક્કે પ્રવૃત્તિઓ દ્વારા સમર્થિત છે અને કર્મચારીઓ ગ્રાહક સાથે સતત ક્રિયાપ્રતિક્રિયામાં હોય છે અને ઘણી રીતે સેવાની તે ઉત્પાદન પ્રક્રિયામાં ગ્રાહકને સામેલ કરવાની તેમની ક્ષમતા ઘણીવાર ગ્રાહક તરફથી વધુ સારી અને ઉચ્ચ સ્તરની પ્રશંસા થાય છે તેથી તે ભોજનાલયો જ્યાં કારભારીઓ સેવકો તમારી સાથે ઓર્ડરિંગની સંભવિત શ્રેણી વિશે તેવા આરોગ્ય કેન્દ્રો કે જ્યાં ડોક્ટર અને નર્સ તમારી ચિંતા જાણી તમારી સાથે શાંતિ થી વાત કરે છે તો દેખીતી રીતે તે બજારમાં વધુ સારી રીતે સફળ થાય છે હવે તમે સમજી શકો છો કે અહીં અમે સેવાઓ વિશે વધુને વધુ ચર્ચા કરી રહ્યા છીએ જે એક જ સમય અને જગ્યાએ માનવો દ્વારા વિતરિત અને વપરાશ કરવામાં આવે છે હવે ગ્રાહક તરીકે આપણી પાસે અલગ અલગ પ્રથા હોઈ શકે છે આપણી પાસે સ્વસ્થ હોવાની અથવા સારી લાગણી અનુભવવાની ભાવનાના વિવિધ સ્તરોની હોઈ શકે છે જે લોકો સેવા પૂરી પાડી રહ્યા છે તેઓ પણ તેમની ચાલમાં ખૂબ જ બેચેન હોઈ શકે છે તેમની ચિંતાના સ્તરે તેમના મનની પાછળ પરેશાની અથવા ચિંતાઓ હોઈ શકે છે તેથી એક સારા માપદંડ માટે સેવાની ડિલિવરી જે ઓછામાં ઓછી સેવાના પર્યાપ્ત સ્તરની બહાર હોય અને સેવાના ઇચ્છિત અથવા ઉત્તમ સ્તર સુધી પહોંચે આ ક્રિયાપ્રતિક્રિયાના સંદર્ભમાં કેટલાક પાસાઓ પ્રમાણિત કરવામાં આવે તે જરૂરી છે તેથી જેમ થિયેટરમાં એક નાટકમાં વિવિધ પાત્રોમાં વિવિધ ભૂમિકા હોય છે હવે તે પાત્રો તે અભિનેતાઓ અને અભિનેત્રીઓ કે જે ભૂમિકા તેઓ ભજવે છે તેમની આંતરિક લાગણીઓ જુદી જુદી હોઈ શકે છે કોઈક દિવસ એવું પણ બની શકે કે કોઈ અભિનેતા ની તબિયત સારી નથી પરંતુ નાટક ચાલુ રહે તે માટે તે પોતાની ની સ્ક્રીપ્ટ યાદ રાખે છે અને અભિનય કરે છે તેથી આમાંથી અમે ભૂમિકા અને સ્ક્રિપ્ટના ખ્યાલો મેળવ્યા છે જે સેવા વ્યવસાયોમાં ઉપયોગમાં આવે છે તેથી લોકોને ચોક્કસ અપેક્ષા હોય છે કે સેવા પ્રદાતાઓ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે જો હું માત્ર એક ઉદાહરણ લઉં તો તે સ્પષ્ટ થઈ જશે જે છેલ્લા અઠવાડિયામાં જોયું છે ઘણા વર્ષો પછી હું મારા દંત ચિકિત્સકની મુલાકાત લેવા માંગતો હતો તેથી મેં મુલાકાત માટે ફોન કર્યો મુલાકાત આપવામાં આવી હતી જ્યારે હું પહોંચ્યો ત્યારે મુલાકાતીએ મને આવકાર આપ્યો હું પ્રતીક્ષા ખંડમાં મારા નિયત સમયની રાહ જોતો હતો જ્યાં અસ્વસ્થતાના સ્તરને નીચે લાવવા માટે વાતાવરણ બનાવવામાં આવ્યું હતું લોકો અનુભવે છે જયારે દંત ચિકિત્સકની મુલાકાત લે છે અને પછી જ્યારે ડૉક્ટર મને મળ્યા ડૉક્ટરે તપાસ કરી તપાસ કરતાં પહેલાં તેમણે મને કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો પૂછ્યા હું હાલમાં કઈ દવાઓ લઈ રહ્યો છું વગેરે અને પછી તપાસની પ્રક્રિયા અમુક ચોક્કસ પગલાંઓનું અનુસરણ કરતી હતી જેમ કે કોગળા કરાવવા અથવા તપાસ અને પછી ફરીથી થૂંકવું અને પછી ફરીથી વધુ તપાસ અને કેટલાક સફાઈ કારભારીનો ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલાક મશીનોનો ઉપયોગ કરી ચોક્કસ સફાઈ કરી ગ્રાઇન્ડીંગ કાર્યો અને તેથી વધુ પ્રદાન કરવા માટે કરવામાં આવ્યો અને આ સમગ્ર પ્રક્રિયા જે મારી સાથે થાય છે તે બીજા દર્દી માટે લગભગ સમાન રીતે પુનરાવર્તિત થશે મુલાકાતીની શુભેચ્છા લગભગ સમાન હશે ડૉક્ટરના પ્રશ્નો એક જ પ્રકારના હશે અને સારવારની પ્રક્રિયા પણ લગભગ સમાન હશે તેથી અમે જે કહીએ છીએ કે સેવા પ્રદાતાઓ નિર્ધારિત ભૂમિકા અનુસાર કાર્ય કરે છે અને ચોક્કસ સ્ક્રિપ્ટને અનુસરે છે ત્યાં નાની ભિન્નતાઓ છે પરંતુ માનવ સ્પર્શ સાથે પ્રક્રિયાના માનકીકરણ માટે વધુ કે ઓછા તે સમાન રહે છે હવે દેખીતી રીતે આ પ્રકારના અભિન્ન પ્રણાલીગત અભિગમમાં સફળ થવા માટે કેટલીક બાબતો ખૂબ જ જરૂરી છે એક એ છે કે અણધાર્યા સંજોગો હોઈ શકે છે કોઈ ચોક્કસ વ્યસ્ત દિવસે બે સેવિકા બીમાર અને ગેરહાજર હોઈ શકે છે કારભારીની ભૂમિકા અને સેવિકાની ભૂમિકાને સમાવિષ્ટ કરવી પડી શકે છે કેટલીકવાર પાછળની ઓફિસમાંથી લોકો આગળ આવી શકે છે અને કારભારીની ભૂમિકા ભજવી શકે છે જેનો અર્થ એ થાય છે કે આ સંકલિત સેવા અને ઉત્પાદન સેવા પ્રણાલીમાં સેવા આપતા લોકો બહુ કુશળ હોવા જોઈએ અને તેઓ સારી રીતે પ્રશિક્ષિત હોવા જોઈએ અને બીજી બાજુ સારી અને યોગ્ય માહિતી દર્દીને અથવા ભોજનાલયના ગ્રાહકને વિવિધ સંજોગોમાં જુદી જુદી સેવાઓ પૂરી પાડવાની રહેશે સેવા દરમિયાન સેવા પહેલાં આ જ્ઞાન વિતરણ ઘણા ઉત્તમ સેવા પ્રદાતાઓ માટે એક મહત્વપૂર્ણ વિશિષ્ટ બિંદુ બની જાય છે કારણ કે આખરે ગ્રાહક સેવાની અમૂર્તતાને કારણે સેવાની ઘટનાઓનો સંપર્ક કરતા પહેલા તેના અથવા તેણીના મનમાં સર્જાયેલી અપેક્ષાના સંદર્ભમાં વપરાશ પછી ગુણવત્તાને સમજે છે તેથી વપરાશ પૂર્વેની અપેક્ષા અને વપરાશ પછીની ધારણા વચ્ચેનો તફાવત એ સેવાની ગુણવત્તાનો પાયો છે અને તેથી ગ્રાહકોમાં પર્યાપ્ત ગુણવત્તાની ધારણા માટે તમે જેટલું વધુ યોગ્ય જ્ઞાન આપશો તેટલું સારું તમે ગ્રાહકની અપેક્ષાને વિકસાવી શકશો અને તેથી વધુ સારી રીતે તમે વપરાશ પછીના સંતોષ માટે એક તક બનાવો હું હવે એક અસાઇમેન્ટ સાથે આજના અલગતાનો અંત લાવવા માંગુ છું આ એક આકૃતિ છે જે તમને ડાબી બાજુએ સેવાઓની સંપૂર્ણ શ્રેણી બતાવે છે અમારી પાસે ઉચ્ચ સંપર્ક સેવાઓ છે જેમ કે નર્સિંગ ઘર વાળ કાપનાર સલૂન છે અથવા ફોર સ્ટાર હોટલ જયાં સારું ભોજનાલય છે અને જમણી બાજુ જાણીતી છે કે જે અમારી પાસે એવી સેવા છે જ્યાં વ્યક્તિગત સંપર્ક ઓછો હોય જેમકે કેબલ ટીવી ઇન્ટરનેટ બૅન્કિંગ અને ઇન્ટરનેટ ને લગતી સેવાઓ અને તેના જેવી અન્ય સેવાઓ હું ઈચ્છું છું કે તમે આ ઉચ્ચ સંપર્ક સેવાઓમાંથી કોઈપણ એક પસંદ કરો અને પછી હું ઈચ્છું છું કે તમે ભૂમિકાઓ અને સ્ક્રિપ્ટો લખો જ્યારે તમે આ સેવામાંથી કોઈ એકમાં ભાગ લીધો હોય ત્યારે તમને કેવો અનુભવ થયો છે અને હું એ પણ ઈચ્છું છું કે તમે તે અલગ પાડવાનો પ્રયાસ કરો કે પાછળના તબક્કાના કાર્યો શું છે આગળના તબક્કાના કાર્યો શું છે અને નર્સિંગ હોમ જેવી અથવા હોટેલ અથવા સારા ભોજનાલય જેવા અથવા તમારી પસંદગીની સેવાની પધ્ધતિનું સ્થાપત્ય શું છે અને હું ઈચ્છું છું કે આ અસાઇનમેન્ટ ફોરમ પર પોસ્ટ કરવામાં આવે અને તેના પર ચર્ચા થાય જેમાં મને સહભાગી થવા માટે ખૂબ જ આનંદ થશે આ અઠવાડિયાની મુખ્ય સમજણ તરીકે હું અમારા આગામી સપ્તાહના વિષયો પર આગળ વધું તે પહેલાં હું ઈચ્છું છું કે તમે આ વિશિષ્ટ પ્રસિદ્ધ સેવાઓનો માર્કેટિંગ ત્રિકોણ જુઓ જેમ તમે ત્રિકોણના તળિયે જુઓ છો અમારી પાસે ડાબી બાજુએ સેવા પ્રદાતા છે અને જમણી બાજુ ગ્રાહકની સેવા છે અને અમે આ અઠવાડિયા દરમિયાન ચર્ચા કરી છે કે પ્રદાતા અને ગ્રાહક વચ્ચેનો આ સંબંધ ઘણી રીતે ઉત્પાદિત લાગણી તેમજ ખૂબ જ ઇન્ટરેક્ટિવ સેવાઓ હોવી જોઈએ જ્યાં ગ્રાહક સહ સર્જક છે અને જો આ ઇન્ટરેક્ટિવ માર્કેટિંગ આ વચનની સોંપણી કરે છે અથવા વપરાશ પહેલાંની અપેક્ષા અને વપરાશ પછીની ધારણા વચ્ચેના અંતરને ઘટાડે છે તો તે કંપનીને સફળતા તરફ દોરી જાય છે ત્રિકોણની બે બાજુઓ છે જ્યાં એક બાજુ તમે આંતરિક માર્કેટિંગ જુઓ છો અને બીજી બાજુ તમે બાહ્ય માર્કેટિંગ જુઓ છો તેથી બાહ્ય માર્કેટિંગ વચન આપે છે તે ગ્રાહકની અપેક્ષાઓનું માપાંકન કરી રહ્યું છે અને ડાબી બાજુએ તે વચન અથવા તમામ પાછલા તબક્કાની પ્રવૃત્તિઓને સક્ષમ કરી રહ્યું છે જે સંસ્થામાં ગ્રાહકો મનના વચનને પૂર્ણ કરવા અથવા તેનાથી આગળ વધવાની ક્ષમતા અને યોગ્યતા આપે છે હવે આ સેવા માર્કેટિંગ ત્રિકોણનો ઉલ્લેખ ઘણા લેખકો દ્વારા તેમના વિવિધ લેખો અને પુસ્તકોમાં કરવામાં આવ્યો છે જે ડાબી બાજુએ છે પુસ્તકમાં પણ સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે મેં લેખન કર્યું છે અને હું આ અભ્યાસક્રમમાં ઉપયોગ કરી રહ્યો છું જે સેવા માર્કેટિંગ લોકોની તકનીકી અને વ્યૂહરચના છે જેનો હું આ ક્ષણે નવીનતમ સંસ્કરણનો ઉલ્લેખ કરી રહ્યો છું અને આમાં અમે તમને એક વિચાર સાથે છોડી દેવા માંગીએ છીએ કે શું આજના અર્થતંત્રમાં સોશિયલ મીડિયાની સર્વવ્યાપક હાજરી સાથે સામાજિક તકનીકોના આગમન સાથે અને વિવિધ માહિતી અને સંદેશાવ્યવહાર તકનીક પ્લેટફોર્મ્સ પર તીવ્ર પ્રવૃત્તિઓ છે જ્યાં ગ્રાહકો ઘણો સંપર્ક કરે છે એકબીજા સાથે વધુ ગ્રાહકો સેવા પ્રદાતા વિશે ઘણું બધું જાણે છે કે શું આ ત્રિકોણને ઉલટાવવાનો સમય આવી ગયો છે અને તેથી પ્રદાતા ગ્રાહકની ક્રિયાપ્રતિક્રિયા તક અને સહ નિર્માણ માટેના પ્લેટફોર્મ સાથે પ્રારંભ કરો અને જરૂરી આંતરિક માર્કેટિંગ અને બાહ્ય માર્કેટિંગ પ્રક્રિયા બનાવો જે વચનના વિતરણને યોગ્ય રીતે સમર્થન આપે તેથી એવું નથી કે અમે કોઈ ચોક્કસ વચનની કલ્પના કરીએ છીએ જે તે વચનને અસમર્થ બનાવીએ છીએ અને પછી જુઓ કે ડિલિવરી કેટલી સારી રીતે કરવામાં આવે છે તેના બદલે ગ્રાહક સાથે મળીને વચનની કલ્પના કરો અને પછી ગ્રાહકોની અપેક્ષાઓથી આગળ વધે તે માટેની પધ્ધતિ બનાવો